તો આ ઉદાહરણમાં જે આપણે ધ્યાનમાં લીધું છે તે આ છે આ 8051 પોર્ટ 3 3 છે અને આ પલ્સ જનરેટર જોડાયેલ છે અને 1 3 લાઇન પર આપણને LED મળી છે હવે આ org 0000h પર તમે જાણો છો કે આ ઇન્સ્ટ્રક્સન છે આ એસેમ્બલર ડિરેક્ટરી છે જે એસેમ્બલરને કહે છે કે આ એસેમ્બલી પ્રક્રિયાએ આ એડ્રેસપરથી આગળ કોડ મૂકવો જોઈએ આ સ્થાન 000h પર જો તમે આ મેમરી મેપ જુઓ તો આપણે શું કરીએ છીએ આ સ્થાન પર આ ઇન્સ્ટ્રક્સન 0000 છે ત્યાં આપણે LJMP મેઇન ઇન્સ્ટ્રક્સન મૂકી રહ્યા છીએ આ LJMP મેઇન ઇન્સ્ટ્રક્સન છે જે અહીં મૂકવામાં આવી છે તમારું મેઇન સ્થિત છે તમારો મેઇન પ્રોગ્રામ 30h થી શરૂ થશે આ 30h પછી પ્રોગ્રામ લોડ થશે ત્યાં મને આ 8 બીટ કોન્ટૂર મળ્યું છે આ ત્યાં છે તેથી આ સેટ B ઇન્સ્ટ્રક્સન છે જ્યારે પ્રોસેસર શરૂ થશે ત્યારે તેને આ LJMP મળશે અને તે આ 30h ના પોઈન્ટ પર આવશે અને ત્યાંથી તે એક્ઝેક્યુટ કરવાનું શરૂ કરશે તે સિવાય આપણે કહ્યું છે કે આ એક્સટર્નલ ઇન્ટરપ્ટ INT1 સાથે જોડાયેલ છે હવે INT1 જોઈએ તમારે આ INT1 નું ઇન્ટરપ્ટ એડ્રેસ શું છે તે શોધવાની જરૂર છે તે INT1 0013 છે આ વેક્ટર એડ્રેસ છે મારે વેક્ટર એડ્રેસ 13 માં અનુરૂપ ISR મૂકવું પડશે આ મારી સર્વીસ રૂટિન છે હવે હું શું કરીશ હું આ LED ને ગ્લો કરીશ અને તે મુજબ હું તેને ચાલુ કરીશ હું થોડા વિલંબ માટે રાહ જોઈશ પછી હું LED બંધ કરીશ જ્યારે પણ આ ઈંટરપ્ટ આ સ્ત્રોતમાંથી આવશે ત્યારે હું અહીં 1 મૂકીશ તેથી LED ચાલુ થાય અને 255 સાયકલ ની રાહ જુએ અને આ નાનો ઈંટરપ્ટ છે સોફ્ટવેર ઈંટરપ્ટ જેવો છે જે ઈંટરપ્ટ કરશે પછી હું ઈંટરપ્ટ બંધ કરીશ અને પછી તે પાછો આવશે તો આ આખી વાત કેવી રીતે થાય છે શું તમે જુઓ છો કે આપણે શું કરીએ છીએ મેઇન પ્રોગ્રામ માં આપણે જે કરી રહ્યા છીએ તેમાં આપણે આ setb tcon 2 બનાવી રહ્યા છીએ તે આ INT1 એડ્જને ટ્રિગર કરશે TCON રજિસ્ટર આપણને તે ઈંટરપ્ટ ટાઈપ મળ્યા હતા તે ટાઈપ 2 પર સેટ છે અને ટાઈપ એ b ને 1 પર સેટ કરીને s ટ્રિગરિંગ પર સેટ છે અને આ ઈંટરપ્ટ રજિસ્ટર ને એનેબલ કરે છે આપણે 1 પર સેટ કરેલ ઇન્ટરપ્ટ EA બીટ ને એનેબલ કરી રહ્યા છીએ આ ભાગ તે EA બીટ ને સેટ કરી રહ્યો છે તેથી આ તે EA બીટ નું સેટિંગ છે અને આ એક્સટર્નલ ઈંટરપ્ટ ને એનેબલ કરે છે બાકીના ઈંટરપ્ટ ડિસેબલ છે મુખ્ય પ્રોગ્રામ માં આપણે ફક્ત આ ઈંટરપ્ટ 1 નો ટાઈપ પસંદ કરીએ છીએ અને પછી જ્યાં મુખ્ય પ્રોગ્રામ ઇનફાઇનાઇટ લૂપ માં રાહ જુએ છે ત્યાં sjmp છે કારણ કે મુખ્ય પ્રોગ્રામ માટે વધારે કરવા માટે કંઈ નથી જ્યારે હવે ટાઈમર એનેબલ કરવામાં આવ્યું છે તેથી બહારની તરફથી આ પલ્સ જનરેટ થશે અને જ્યારે પણ આ એડ્જ ટ્રિગર થશે ત્યારે લો થી હાઈ ટ્રાંઝીસન થશે તેથી આ પ્રોસેસર ને ઈંટરપ્ટ મળશે આ ઈંટરપ્ટ મેળવવા પર આ ISR આ હશે કારણ કે તે INT1 છે તેથી પ્રોસેસર આપમેળે 0013 એડ્રેસમાં જશે ત્યાં 0013 અહીં ક્યાંક છે આ એડ્રેસ 0013 છે તેમની પાસે ખરેખર આ બધી ઇન્સ્ટ્રક્સન છે SETB P1 આ ઇન્સ્ટ્રક્સન ત્યાં હશે આ પોઈન્ટ થી શરૂ થશે ત્યાં તે તેને અમલમાં મૂકશે પરિણામે આ LED શરૂ થશે તે અહીં થોડા ડીલે માટે રાહ જોશે અને પછી LED બંધ થઈ જશે અને પછી તે ઈંટરપ્ટમાંથી પાછો આવશે ફરીથી જોઈએ તો જો મુખ્ય પ્રોગ્રામ અહીં વેઇટ કરવાનું ચાલુ રાખશે તો જ તે આ પોઈન્ટ પર પાછા આવશે પછી થોડા સમય પછી ફરીથી નેક્સ્ટ ફોલિંગ એડ્જ આવશે અને ફરીથી સિસ્ટમને બીજો ઈંટરપ્ટ મળશે અને જ્યારે તે ફરીથી બીજો ઈંટરપ્ટ મેળવશે ત્યારે તે જ ઈંટરપ્ટ સર્વીસ રૂટિન શરૂ કરવામાં આવશે તે આ પોઈન્ટ પર આવશે અને તે પછીથી તે ચાલુ રહેશે ઈંટરપ્ટ સર્વીસ રૂટિન અને ઇન્ટરનલ એક્સટર્નલ ઈંટરપ્ટ સર્વીસ રૂટિન એ ઈંટરપ્ટ સ્ત્રોતો હોઈ શકે છે જે સિસ્ટમ સાથે સંકલિત થઈ શકે છે અને આપણે વિવિધ જોબ કરવા માટે તેમના માટે સર્વીસ રૂટિન ધરાવી શકીએ છીએ આગળ આપણે સીરીયલ કોમ્યુનિકેશન પર ધ્યાન આપીએ છીએ 8085 ના કિસ્સામાં આપણે સીરીયલ કોમ્યુનિકેશન જોયું છે 8051 ના કિસ્સામાં પણ સીરીયલ કોમ્યુનિકેશન શક્ય છે અને આપણે જોઈશું કે આ કેવી રીતે થાય છે કારણ કે તે હેતુ માટે કેટલીક ડેડીકેટેડ પીન પણ છે તો 8051 માં સીરીયલ કોમ્યુનિકેશન કેવી રીતે કરવું માત્ર પુનરાવર્તિત કરવા માટે આપણને સિમ્પ્લેક્સ હાફ ડુપ્લેક્સ અને ફુલ ડુપ્લેક્સ જેવા મૂળભૂત સીરીયલ કોમ્યુનિકેશન મોડ્સ મળ્યા છે સિમ્પ્લેક્સ મોડમાં ટ્રાન્સમિશન હાફ ડુપ્લેક્સના કિસ્સામાં ટ્રાન્સમીટર થી રીસીવર સુધી એક દિશામાં હોય છે આ ટ્રાન્સમિશન બંને દિશામાં હોઈ શકે છે પરંતુ એક સમયે ટ્રાન્સમિશન માત્ર એક જ દિશામાં હોય છે અને તે આ સ્વીચો દ્વારા બતાવવામાં આવે છે એકવાર આ કનેકસન સ્થાપિત થઈ જાય પછી તે ટ્રાન્સમીટર ને રીસીવર માં ટ્રાન્સમિટ કરશે થોડા સમય પછી દિશા રીવર્સ કરી દેવામાં આવશે અને હવે તે રીસીવર ને ટ્રાન્સમિટ કરવામાં આવશે તે બંને રીતે હોઈ શકે છે પરંતુ એક સમયે માત્ર એક જ દિશામાં માહિતી ફ્લો થશે બીજી તરફ ફુલ ડુપ્લેક્સ ના કિસ્સામાં આપણી પાસે અલગ ટ્રાન્સમિશન અને રીસીવિંગ ટાઇમ લાઇન છે ટ્રાન્સમિશન બંને દિશામાં એક સાથે થઈ શકે છે તે કોમ્યુનિકેશન નો ફુલ ડુપ્લેક્સ ટાઈપ છે જ્યારે કોઈ સીરીયલ કોમ્યુનિકેશન હોય ત્યારે તેઓ આ પ્રકારના પ્રોટોકોલ ને અનુસરે છે કે જ્યારે કોઈ કોમ્યુનિકેશન થતું નથી આપણી પાસે સિગ્નલ લાઇન છે જે હાઈ છે અને જ્યારે ટ્રાન્સમિશન શરૂ થાય છે ત્યારે આપણે થોડી ઓછી મોકલીએ છીએ તે લો બીટ કહેવાય છે જે LSB છે અને તે પછી બિટ્સ ટ્રાન્સમિટ થાય છે આ ડાયાગ્રામ માં સ્ટાર્ટ બીટ એ લો બીટ છે અને તે ટ્રાન્સમિશન ની શરૂઆત છે અને પછી આપણે ડેટા ના 8 બીટ d0 થી d7 મોકલી રહ્યા છીએ અને પછી એક અથવા વધુ સ્ટોપ બિટ્સ સેટ થઈ શકે છે અને આપણી પાસે સેકન્ડ દીઠ કેટલાક બિટ્સ હોય છે કારણ કે આ મોટે ભાગે એસિંક્રોનસ ટ્રાન્સમિશન છે આપણે બીટ રેટ બરાબર સેટ કરવાની જરૂર છે અને ટ્રાન્સમિશન કયા દરે થશે તે બીટ રેટ સેટ કરવાનો રહેશે 8051 ના કિસ્સામાં આપણી પાસે બે ડેડીકેટેડ પીન છે જે ડેટા પ્રાપ્ત કરે છે અને ડેટા RxD અને TxD ટ્રાન્સમિટ કરે છે આ 8051 માં બે પિન છે જે આપણી પાસે છે તેઓ ફરીથી મલ્ટિપ્લેક્સ્ડ છે 8085 થી અલગ જ્યાં આપણને આ SID અને SOD મળ્યું છે જે આ સીરીયલ કોમ્યુનિકેશન માટે ડેડીકેટેડ છે અહીં તે નથી અહીં આ પીન 3 0 ડેડીકેટેડ છે અને તે RxD સાથે મલ્ટિપ્લેક્સ્ડ છે અને પીન 3 1 TxD સાથે અને ટ્રાન્સમિશન માટે મલ્ટિપ્લેક્સ્ડ છે અને ત્યાં એક ખાસ રજિસ્ટર છે જેને SBUF રજિસ્ટર કહેવાય છે SBUF એ સીરીયલ બફર છે જેને તમે કહી શકો છો અને કોઈપણ ડેટા ટ્રાન્સમિટ કરવા માટે તમારે કન્ટેન્ટને SBUF રજિસ્ટરમાં મૂકવી પડશે અને જેવું તમે SBUF રજિસ્ટરમાં કન્ટેન્ટ મૂકી શકો કે તેવું જ સીરીયલ કોમ્યુનિકેશન શરૂ થાય છે તમે એક ઇન્સ્ટ્રક્સન MOV SBUFD મેળવી શકો છો આ SBUF એ d ની કિંમત સાથે લોડ કરવામાં આવશે જે 44 h છે અથવા તમે MOV SBUFA જેવું કહી શકો છો એક્યુમલેટર કન્ટેન્ટ ની કોપી SBUF પર કરવામાં આવશે અને વેલ્યૂ A ગમે તે હોય પરંતુ તે ટ્રાન્સમીટ થશે તમે આ SBUF ની કોપી A માં મેળવી શકો છો જે આ રીતે હોય છે આપણે બફર રજિસ્ટર માં SBUF બફરનું કન્ટેન્ટ A રજિસ્ટર માં વાંચી શકીએ છીએ તમે જોશો કે તે શું છે ત્યાં કંઈક પ્રાપ્ત થયું છે અને ત્યાં કંઈક થયું છે તો તમે તે કરી શકો છો હવે 8051ના કિસ્સા જેવો ત્યાં બીજો પ્રોબ્લેમ છે આ TTL ચિપ છે ત્યાં શું થાય છે કે આપણી પાસે જે લાઇન છે તેને રીસીવ અને ટ્રાન્સમીટ કરીએ છીએ તે પીન 3 1 અને 3 0 છે તેઓ તમને TTL લેવલ નું આઉટપુટ આપશે TTL લેવલ આઉટપુટ નો અર્થ છે કે આ સિગ્નલ વેલ્યૂ 0 થી 5 વોલ્ટ ની રેન્જ માં હોય છે ત્યાં એક નિશ્ચિત હાઈ અને લો લેવલ હોય છે તે મુજબ સિગ્નલ ની વેલ્યૂ લો હોઈ શકે નહીં અને તે 0 કરતાં ઓછું ન હોઈ શકે અને હાઈ 5 કરતાં વધુ ન હોઈ શકે બીજી બાજુ આ સીરીયલ કોમ્યુનિકેશન પ્રોટોકોલ RS232 C ટાઈપ નો પ્રોટોકોલ છે તેમને લોજીક હાઈ માટે વિવિધ વોલ્ટેજ સ્તરો મળ્યા છે ત્યાં વોલ્ટેજ સ્તર 12 વોલ્ટથી 15 વોલ્ટ હોય છે તમે જુઓ કે આ 8051 ચિપ આ ટાઈપ નું વોલ્ટેજ લેવલ આપવામાં સમર્થ નહીં હોય સામાન્ય રીતે ત્યાં જે થાય છે તે એ છે કે આપણને સીરીયલ કોમ્યુનિકેશન ઈન્ટરફેસ માટે એક અન્ય ચિપ મળી છે જે MAX232 તરીકે ઓળખાય છે જમણી બાજુએ આ TTL કોમ્પિટિબલ RS232 C કોમ્પિટિબલ છે તો આ 8051 આ MAX232 પિન સાથે જોડાયેલ છે આ 8051 નો પિન નંબર 11 એ MAX232 ના પિન નંબર 11 સાથે જોડાયેલ છે અને પછી MAX232 ના પિન નંબર 12 સાથે 8051 નો પિન નંબર 10 જોડાયેલ છે તેવી જ રીતે આઉટપુટ ટાઈપ પર તમારી પાસે કેટલાક કનેક્ટર હોઈ શકે છે જેના માટે આ RS232 સાઇટ છે તમે જે પણ ઉપકરણને કનેક્ટ કરવા જઈ રહ્યા છો તમે આપણે એક યોગ્ય કનેક્ટર ડિઝાઇન કરી શકીએ છીએ અને ત્યાં જોડાણો કરી શકીએ છીએ અને પછી સિગ્નલ સ્તરો કોમ્પિટિબલ રહેશે કોઈપણ રીતે એકવાર આપણે આ વસ્તુ કરી લીધી હોય તો પછી આપણે સીરીયલ કોમ્યુનિકેશન માટે જઈ શકીએ છીએ સીરીયલ કોમ્યુનિકેશન માટે જ્યારે પણ તમે આ SBUF રજિસ્ટર માં અમુક ડેટા લખો છો ત્યારે તે આ TXD પિન દ્વારા ટ્રાન્સમિટ કરવામાં આવશે એ જ રીતે જ્યારે પણ તે અમુક ડેટા મેળવે છે ત્યારે તે શિફ્ટ રજિસ્ટર માં આવેલ છે અને શિફ્ટ રજિસ્ટરમાંથી તે SBUF રજિસ્ટરમાં આવે છે આમ શિફ્ટ રજિસ્ટર સીધા એકસીસીબલ નથી હોતા આ SBUF પ્રોગ્રામ મોડ માં જ એકસીસીબલ હોય છે અને તમે કન્ટેન્ટ વાંચી શકો છો અને તેને એક્યુમલેટે કરી શકો છો તેથી તમારે આ ટ્રાન્સમિશન માટે બૉડ રેટ અને તેને મેળવવા માટે બૉડ રેટ સેટ કરવો પડશે તેથી સીરીયલ પોર્ટ દ્વારા યોગ્ય કોમ્યુનિકેશન એન્સ્યોર કરવા માટે બોડ રેટ સેટ કરવાના હોય છે હવે બોડ રેટ ના સેટિંગ માટે કેટલીક વેલ્યૂ હોય છે તેથી આ બોડ રેટ સેટિંગ માટે આ ટાઈમર 1 નો ઉપયોગ કરવો પડશે જો તમે 9600 નો બોડ રેટ સેટ કરવા માંગો તો આ TH1 માઇનસ 3 પર સેટ હોવો જોઈએ જો તમે આ બોડ રેટ ને 4800 પર સેટ કરવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ તો આ TH1 ને માઇનસ 1 પર સેટ કરવો જોઈએ અને પછી માઈનસ 12 અને માઈનસ 24 પર સેટ કરવાનો હોય છે તેથી અહીં આ ધારવામાં આવે છે કે ક્રિસ્ટલ ફ્રિક્વન્સી 11 0592 મેગાહર્ટ્ઝ હોય છે તેથી આ TH1 રજિસ્ટર ની વિવિધ વેલ્યૂ છે જે આ બોડ રેટ મેળવવા માટે સેટ કરવી જોઈએ હવે સીરીયલ કોમ્યુનિકેશન માટે આ SM0 SM1 SM2 માં સીરીયલ કંટ્રોલ રજિસ્ટર અથવા SCON રજિસ્ટર માટે એક રજિસ્ટર હોય છે તેથી તેઓ મોડ સ્પેસિફાયર હોય છે તેથી આ REN એ રીસીવ ઇનેબલ TB 8 ટ્રાન્સમિટ બીટ 8 માટે છે અને RB8 એ રીસીવ બીટ 8 માટે છે TI એ ટ્રાન્સમિટ ઇન્ટરપ્ટ ફ્લેગ છે તેથી તે હાર્ડવેર દ્વારા સેટ કરવામાં આવશે અને TI ને સોફ્ટવેર દ્વારા જ્યારે આ TI ઈંટરપ્ટ થાય છે ત્યારે તેનો અર્થ એ થાય છે કે અમુક ટ્રાન્સમિશન થયું છે અને જ્યારે આ RI ઈંટરપ્ટ થાય છે ત્યારે આ RI ઈંટરપ્ટ મળ્યું હોય છે પરંતુ ફિઝિકલી TI અને RI પ્રોસેસર ને એક જ ઈંટરપ્ટ મોકલે છે અને તમારે જે પ્રોગ્રામ માં પ્રક્રિયા કરવાની હોય છે ત્યારે તે તપાસો કે TI બીટ સેટ છે કે RI બીટ સેટ છે અને તદનુસાર તમે સમજી શકો છો કે અમુક ડેટા ક્યારે ટ્રાન્સમિટ કરવામાં આવ્યો છે અથવા અમુક ડેટા પ્રાપ્ત થયો છે તો આપણે તે જોઈશું આ SM0 અને SM1 એ 0 ને 0 છે તેથી તે શિફ્ટ રજિસ્ટર મોડ છે અને પછી ટ્રાન્સમીટર રેટ નિશ્ચિત કરવામાં આવે છે તેથી તે ક્રિસ્ટલ ને 12 વડે ડિવાઈડ કરવામાં આવે છે એટલે કે 11 0592 મેગાહર્ટ્ઝ ને 12 વડે ડિવાઈડ કરવામાં આવે છે અને તે એ રેટ છે કે જેના પર ટ્રાન્સમિશન થશે જો તમે મોડ 01 નો ઉપયોગ કરી રહ્યા હોવ તો તે 9 બીટ UART છે અને પછી ટ્રાન્સમિશન રેટ વિવિધ બોડ રેટ સાથે વેરિયેબલ હોઈ શકે છે કે જેની તમે અહીં વાત કરી રહ્યાં છો જો તમે આ SM0 અને SM1 ને 1 પર સેટ કરીને મોડ 1 માં કામ કરતા હોવ તો અલગ બોડ રેટ પસંદ કરી શકાય છે તેથી જો તમે ઓપરેટ કરી રહ્યાં હોવ તો તમે આ મોડને ટાઈમર 1 પર સેટ કરી શકો છો આ સેટિંગ માટે તમે ટાઈમર 1 નો ઉપયોગ કરી શકો છો બોડ રેટને જો તમે તેને 10 તરીકે સેટ કરો તો પછી તે મોડ 2 હોય છે અને મોડ 2 માં આપણી પાસે તે 9 બીટ ટાઈમર હોય છે તેથી આ 9 બીટ UART છે તેથી ત્યાં હું એક વધારાનું કહી શકું છું ટ્રાન્સમિશન બોડ રેટ નિશ્ચિત હોય છે તેથી આ ક્રિસ્ટલ બાય 32 અથવા ક્રિસ્ટલ બાય 64 છે તેથી તે રીતે આ ટ્રાન્સમિશન રેટ ફિક્સ છે અને મોડ 11 એ વેરિયેબલ ટાઈપ વેરિયેબલ બોડ રેટ સાથે 9 બીટ UART છે તેથી ટ્રાન્સમિશન રેટ સેટ કરવા માટે તમારી પાસે આ ટાઈમર હોઈ શકે છે તો મોડ 0 એ સૌથી સરળ છે તો ચાલો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ તેથી પ્રાપ્ત ડેટા દ્વારા સીરીયલ ડેટા પ્રવેશે છે અને બહાર નીકળે છે તેથી ટ્રાન્સમિટ ડેટા શિફ્ટ ક્લોક ને આઉટપુટ કરશે અને તો અહીં આ વસ્તુ છે તેથી તમને આ ટ્રાન્સમિટ ડેટા અને રીસીવ ડેટા પ્રાપ્ત થયો છે તેથી આ ડેટા નો ઉપયોગ ટ્રાન્સમિશન અને રીસીવ બંને માટે થાય છે 8 બીટ ટ્રાન્સમિટ થાય છે અને આ LSB પ્રાપ્ત થશે અને પ્રથમ બોડ રેટ ઓસીલેટર ફ્રીક્વન્સી ના 1 બાય 12 તરીકે નિશ્ચિત છે તેથી આનો ઉપયોગ સામાન્ય રીતે પોર્ટ એક્સ્પાંસન માટે થાય છે તેથી તમારી પાસે ઘણા વધારાના બિટ્સ અને નિયંત્રણ પણ હોય છે તેથી તમે અલગ અલગ પોર્ટ માટે અલગ અલગ પોર્ટ બિટ્સ તરીકે પૃથક બિટ્સનો ઉપયોગ કરી શકો છો પછી મોડ 1 છે તો અહીં 10 બિટ્સ TxD દ્વારા ટ્રાન્સમિટ થાય છે અથવા આ RxD દ્વારા રીસીવ થાય છે તેથી આ 10 બીટ માંથી એક સ્ટાર્ટ બીટ 8 બીટ ડેટા અને 1 સ્ટોપ બીટ છે તેથી આ 10 બીટ છે જે ટ્રાન્સમિટ કરવામાં આવશે અને તેના પર સ્ટોપ બીટ RB8 રજિસ્ટર માં જાય છે જ્યારે બોડ રેટ ટાઈમર 1 ઓવરફ્લો રેટ દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી જો ટાઈમર 1 ક્લોક મશીન સાઇકલ ની 1 બાય 32 હોય તો મશીન સાઇકલ સ્થિતિના 1 બાય 12 હોય છે તેથી તમે શોધી શકો છો કે આ વેલ્યૂ શું હોય છે કારણ કે મશીન સાઇકલ 11 0592 છે જે 12 વડે ડિવાઈડ થાય છે અને UART ક્લોક ને ફીડિંગ માટે તે ફરીથી 32 વડે ડિવાઈડ થાય છે તેથી તે રીતે તમે આ ટાઈમર 1 વેલ્યૂ સેટ કરી શકો છો તો આ ટાઈમર 2 પર જશે તેથી આ ટાઈમર 2 હવે 3 થી 28800 હર્ટ્ઝ ની ક્લોક મેળવી રહ્યું છે તે મુજબ તમે તે ઈંટરપ્ટ મેળવવા માટે ટાઇમર વેલ્યૂ સેટ કરી શકો છો તેથી ટાઈમર ક્લોક ને મશીન સાઇકલ ના 16 માં ભાગ તરીકે પ્રોગ્રામ કરી શકાય છે તેથી તે રીતે અગાઉ તે મશીન સાઇકલ નો બારમો ભાગ હતો હવે તે મશીન સાઇકલ નો 16 મો ભાગ બની ગયો છે તેથી જો તમે આ ફોર્મ્યુલા ને અનુસરો તો તમને ઈંટરપ્ટ થઈ શકે છે અને જ્યારે પણ કોઈપણ ઇન્સ્ટ્રક્સન SBUF નો ઉપયોગ તેના ડેસ્ટિનેશન રજિસ્ટર કરશે ત્યારે ટ્રાન્સમિશન શરૂ થશે તેથી UART ક્લોક આ ટાઈમર 1 દ્વારા નિયંત્રિત થાય છે અને ટાઈમર 1 સેટ કરવા માટે તમે સમજી શકો છો કે આ ક્રિસ્ટલ એક ક્રિસ્ટલ ક્લોક છે જેનું મશીન સાઇકલ 16 દ્વારા ડીવાઈડ થાય છે અને તે રીતે મશીન સાઇકલ ક્રિસ્ટલ ક્લોક નો બારમો ભાગ છે અને આ ક્રિસ્ટલ ક્લોક ને 16 વડે ડીવાઈડ કરવામાં આવે છે તેથી તે તમને ટાઈમર માટે ઈંટરપ્ટ આપશે મોડ 0 માં એક ચિપ ઓસિલેટર 12 વડે ડીવાઈડ થાય છે તેથી તે બોડ રેટ અને ક્લોક છે તેથી આ મોડ 2 માં છે તેથી તમારી પાસે બે SMOD ઇકવલ 0 SMOD ઇકવલ 1 છે તેથી જો SMOD 0 ની ઇકવલ હોય તો તેને 64 વડે ડીવાઈડ કરવામાં આવે છે જે 1 ની ઇકવલ SMOD માં હોય તો નિશ્ચિત છે તેથી તે 32 વડે ડીવાઈડ થાય છે આ બોડરેટ MODs 13 માં પણ નિશ્ચિત છે તેથી તે આ છે અને તેથી આ ટ્રાન્સમિશન રેટ આ ટાઈમર 1 ઓવરફ્લો દ્વારા નિયંત્રિત થાય છે અને તેથી જ આ MOD ઉપયોગી છે જો SMOD 0 ની ઈકવલ હોય તો ટાઈમર ઓવરફ્લો ને 32 વડે ડીવાઈડ કરવામાં આવશે અને જો SMOD 1 ની ઈકવલ હોય તો ટાઈમર 1 ને 16 વડે ડીવાઈડ કરવામાં આવશે જે ઓવરફ્લો થશે તે બોડ રેટ દ્વારા નક્કી થાય છે આ રીતે આપણી પાસે 8051 ના સીરીયલ ટ્રાન્સમિશન ના વિવિધ બોડ રેટ સેટિંગ્સ અને વિવિધ ટ્રાન્સમિશન હોઈ શકે છે મોડ 2 માં 11 બિટ્સ ટ્રાન્સમીટર TXD દ્વારા ટ્રાન્સમિટ થાય છે અથવા R x D દ્વારા રીસીવ થાય છે અને તેમાંથી 11 બીટ ડેટા નો સ્ટાર્ટ બીટ 8 બીટ છે આ એક પ્રોગ્રામેબલ નવમો ડેટા બીટ છે પ્રોગ્રામેબલ નવમો ડેટા બિટ્સ તમે પેરિટી અથવા તેના જેવું કંઈક અને વન સ્ટોપ બીટ નો ઉપયોગ કરી શકો છો તેથી એક આ 9 બીટ ટ્રાન્સમિટ કરે છે અને TB 8 ને 0 અથવા 1 સોંપી શકાય છે અને આના પર 9 બીટ એ SMOD ના RB8 રજિસ્ટર RB8 હશે તેથી તે સમાનતા હોઈ શકે છે તો આમ આપણે આ ગણતરી કરી શકીએ છીએ બાકીના 8 બિટ્સ SBUF રજિસ્ટર માં જશે પરંતુ તમે આ SCON રજિસ્ટરના TB8 અથવા RB8 માં નવમો બિટ મેળવી શકો છો તમે પેરિટી માટે ફરીથી તપાસ કરી શકો છો બોડ રેટ આ SMOD દ્વારા પ્રોગ્રામેબલ છે અને ત્યાં એક PCON રજિસ્ટર છે જે તેના પર આવશે અને જે આ વસ્તુને કંટ્રોલ કરશે મોડ 3 એ મોડ 2 જેવો જ છે પરંતુ તેમાં ટાઈમર 1 દ્વારા જનરેટ થયેલ વેરિએબલ બોડ રેટ હોઈ શકે છે તેથી તે રીતે તે મોડ 3 ઓપરેશન છે તો આ SMOD એ PCON રજિસ્ટર નો બીટ 7 છે PCON એ પાવર કંટ્રોલ રજિસ્ટર છે આ બીટ 7 ની બહાર છે અને જો SMOD 1 ની ઈકવલ હોય તો ડબલ બોડ રેટ વપરાય છે તમે આ ડાયાગ્રામ માં જે જુઓ છો તે અહીં જેવું છે આપણે કહ્યું કે SMOD એ 0 ની ઈકવલ છે તે 64 છે અને SMOD એ ઈકવલ 1 છે તે 32 છે તે જ રીતે અહીં SMOD એ ઈકવલ 0 છે 32 અને SMOD ઈકવલ 1 છે ક્લોક ને 16 વડે ડીવાઈડ કરવામાં આવે છે જો તમે 1 ની ઈકવલ SMOD બનાવશો તો ક્લોક ની ફ્રિક્વન્સી વધુ હશે તેથી તે PCON રજિસ્ટર બીટ નંબર્સ 7 દ્વારા નિયંત્રિત થાય છે તેથી PCON એ થોડું એડ્રેસેબલ નથી પરંતુ તેને સેટ કરવા માટે તમારે તેને આ રીતે કરવું પડશે પ્રથમ આપણે આ PCON રજિસ્ટર વેલ્યૂ ને રજિસ્ટર પર મેળવીએ છીએ પછી આપણે આ એક્યુમલેટર ને સાતમા બીટ પર સેટ કરીએ છીએ અને પછી આપણે આ એક્યુમલેટરને PCON રજિસ્ટર માં ખસેડીએ છીએ તેથી તે કરી શકાય છે આ બીટ માં ફેરફાર થશે આ બીટ હવે તે હેતુ માટે સેટ થઈ રહી છે આ PCON રજિસ્ટર એ પાવર કંટ્રોલ રજિસ્ટર છે તેથી તેને આ SMOD બીટ મળ્યું છે તે સિવાય તેને આ મળ્યું છે આ 3 બિટ્સ આરક્ષિત છે પછી આપણને આ GF 0 GF 1 અને PD અને IDL મળ્યું છે GF 1 સામાન્ય હેતુ ફ્લેગ બીટ છે GF0 સામાન્ય હેતુ ફ્લેગ બીટ છે તેઓ પ્રોગ્રામર દ્વારા વાપરી શકાય છે પછી આ PD PCON 1 પાવર ડાઉન બીટ છે તેથી જો તમે આ PD ને 1 પર સેટ કરો તો આ પાવર ડાઉન ઓપરેશનને સક્રિય કરશે અને જો તે 1 હોય તો PCON 0 એ IDL બીટ છે તેથી જો તમે આ IDL બીટને 1 પર સેટ કરો તો આ આઇડલ હોય છે આમ તે ઓપરેશનના આઇડલ મોડ ને સક્રિય કરી શકે છે તેથી આઇડલ મોડ કામગીરીમાંથી આ પાવર ડાઉન મોડ પર તેને સક્રિય કરવા માટે પ્રોસેસર સુધી પહોંચવા માટે તે કેટલાક ઈંટરપ્ટ લેશે જો તે પાવર ડાઉન હોય તો તે ઘણા ઉપકરણોને પાવર ડાઉન મોડ પર જવાની સલાહ આપી શકે છે અને તે બધું નિયંત્રણ સંકેતો સક્રિય થાય છે જેના દ્વારા તે બાહ્ય વિશ્વને કહેશે કે તે પાવર ડાઉન મોડ પર જઈ રહ્યું છે એપ્લીકેશનો માટે પાવર કંટ્રોલ સ્ટાન્ડર્ડ છે જ્યાં પાવર કંઝપશન ક્રિટિકલ હોય છે આ પાવર કંટ્રોલ માટે ACPI જેવા ઘણા સ્ટાન્ડર્ડ છે આપણને આ પાવર કંટ્રોલ માટે કંટ્રોલ સ્ટાન્ડર્ડ મળ્યું છે તે જ રીતે આપણે કોઈપણ પ્રોસેસર માટે મેળવ્યું છે જે તમે જાણો છો તેથી જો તમે તેમાં તપાસ કરશો તો તમને મળશે કે હવે કેટલીક પાવર કંટ્રોલ મિકેનિઝમ આપવામાં આવી છે આ 8051 માં પણ આ પાવર કંટ્રોલ ફીચર છે આમાં એક આઇડલ મોડ અને પાવર ડાઉન મોડ છે આઇડલ મોડ માં જોઈએ તો એક ઇન્સ્ટ્રક્સન જે આ PCON 0 ને સેટ કરે છે તે આઇડલ મોડમાં જશે અને આઇડલ મોડમાં જતા પહેલા એક્ઝિક્યુટ કરવામાં આવેલ છેલ્લી ઇન્સ્ટ્રક્સન છે ઇન્ટરનલ CPU પણ આ છે તે છેલ્લી ઇન્સ્ટ્રક્સન હશે તેથી તે પછી વધુ કંઈ થશે નહીં પરંતુ CPU ક્લોક બંધ થાય છે CPU ને ક્લોક મળશે નહીં પરિણામે ઇન્ટરનલ ઓપરેશન માં ઈંટરપ્ટ ટાઈમર બંધ થઈ જશે અને સીરીયલ પોર્ટ ફંક્શન સામાન્ય રીતે કાર્ય કરશે આ ઓપરેશન ચાલુ રહેશે પરંતુ માત્ર CPU આગળ કોઈ ઇન્સ્ટ્રક્સન પ્રક્રિયા કરશે નહીં તેથી તે આઇડલ હશે પરંતુ ઈંટરપ્ટ ટાઈમર અને સીરીયલ પોર્ટ કામ કરશે આ આઇડલ સમયગાળા દરમિયાન તમામ રજિસ્ટર પોર્ટ અને ઇન્ટરનલ RAM તેમનો ડેટા જાળવી રાખે છે ઇન્ટરનલ વેલ્યૂ સ્ટોર થશે પરંતુ રાખવામાં આવશે પરંતુ પ્રોસેસર અન્ય કોઈ ઓપરેશન કરશે નહીં ALE અને PSEN લોજિક હાઈ લેવલ પર રહેશે કારણ કે પ્રોસેસર કોઈ વધુ ઇન્સ્ટ્રક્સન મેળવતું નથી આ ALE પણ હાઈ છે અને PSEN બાર લાઇન પણ હાઈ છે તેનો અર્થ એ છે કે કોઈ અક્ટિવિટી થઈ રહી નથી હવે આઇડલ મોડ માંથી બહાર આવવા માટે તેને અમુક ઈંટરપ્ટ નો ઉપયોગ કરવો પડશે અને ઈંટરપ્ટ ને કારણે આ PCON 0 હાર્ડવેર દ્વારા ક્લિયર થઈ જશે તે આઇડલ મોડને ક્લિયર કરશે અને પછી તે ઈંટરપ્ટ સર્વીસ રૂટીન પર જશે તેથી તે ખૂબ જ સારું છે જેમ કે જો કોઈ ઇવેંટ બહારની તરફ આવી હોય તેથી તે પ્રોસેસર ના ઓપરેશન ને ચાલુ કરશે તેથી તે ISR પર જશે અને તે પછીથી જે પણ પ્રોસેસ અગાઉ કરી રહી હતી તેથી તે તેની સાથે ચાલુ રહેશે આઇડલ ઇન્સ્ટ્રક્સન પછી તરત જ ઇન્સ્ટ્રક્સન ઈંટરપ્ટ માંથી રીટર્ન આવે છે તે એવી રીતે બનતું હશે કે ધારો કે આ કોડ નો એક ભાગ છે અને આ ઇન્સ્ટ્રક્સન આ PCON 0 ને સેટ કરી રહી છે હવે તે પછી તે આ પોઈન્ટ પર પાછી આવી શકે છે પરંતુ આ પોઈન્ટ પર એ પ્રોસેસર આઇડલ થઈ ગયું છે જો ઈંટરપ્ટ આવ્યા પછી અમુક સમય પછી પ્રોસેસર આઇડલ થઈ ગયું હોય અને જ્યારે ઈંટરપ્ટ થયો હોય તો આ ઈંટરપ્ટ સર્વીસ રૂટિન છે તો પ્રોસેસર આ ઈંટરપ્ટ સર્વીસ રૂટિનને એક્ઝિક્યુટ કરશે અને અંતે ડેટા ઇન્સટ્રક્સનલ રીટર્ન છે અને ડેટા ઇન્સ્ટ્રક્સન આ PCON વસ્તુને સેટ કર્યા પછી જ ઇન્સ્ટ્રક્સન પર લઈ જશે આ રીતે તે આ પોઈન્ટ પર પાછા આવી શકે છે જેમ કે તે ઈંટરપ્ટ સમાપ્ત થયા પછી આ તરફ આવે છે તે આ પોઈન્ટ પર આવી શકે છે અને આઇડલ સ્થિતિ સમાપ્ત થઈ ગઈ છે આ રીતે ઈંટરપ્ટ પ્રોસેસર ને આ આઇડલ મોડમાંથી બહાર કાઢી શકે છે અને ઓપરેશન કરી શકે છે બીજી બાજુ આ પાવર ડાઉન મોડ એક ઇન્સ્ટ્રક્સન જે PCON 1 ને સેટ કરે છે અને તે પાવર ડાઉન મોડનું કારણ બને છે અને પાવર ડાઉન મોડમાં જતા પહેલા છેલ્લી ઇન્સ્ટ્રક્સન નો અમલ કરવામાં આવે છે ઓન ચિપ ઓસિલેટર બંધ થઈ જશે અને તમામ ફંક્સન બંધ થઈ જશે અને 1 GB RAM અને SSFR ના કન્ટેન્ટ ને જાળવવામાં આવશે ALE PSEN બાર લો રાખવામાં આવશે માત્ર રીસેટ પાવર ડાઉન મોડ ને ટર્મિનેટ કરી શકે છે પરંતુ આનાથી વિપરીત આઇડલ મોડ કે જ્યાં ઈંટરપ્ટ આ પાવર ડાઉન મોડને બંધ કરી શકે છે પાવર ડાઉન મોડના કિસ્સામાં આ આઇડલ મોડ ફક્ત રીસેટ ઓપરેશન જ હોઈ શકે છે તેઓ આ સમગ્ર પાવર ડાઉન મોડને રીસેટ કરી શકે છે અને તે આ પાવર ડાઉન મોડમાંથી પ્રોસેસર ને આ ઓપરેશનમાંથી બહાર લઈ શકે છે તેથી જ્યારે તમે આ પાવર હેન્ડલિંગ ભાગ વિશે વાત કરી રહ્યા હોવ ત્યારે આ ખૂબ જ ઉપયોગી હોય છે આ એવી સિસ્ટમ ડિઝાઇન કરવા માટે ખૂબ જ ઉપયોગી હોય છે કે જ્યાં આપણે બેટરી બચાવવાની હોય છે મોટાભાગના માઇક્રોકન્ટ્રોલર્સ ની જેમ તેનો ઉપયોગ એમ્બેડેડ એપ્લીકેશન માટે થાય છે કે જ્યાં બેટરી લાઈફ મહત્વપૂર્ણ હોય છે આપણે આ વસ્તુઓ કરવા માટે આ પ્રોસેસર નો ઉપયોગ કરી શકીએ છીએ આપણે કહી શકીએ કે આપણે પાવર ડાઉન કરી શકીએ છીએ અને આપણે ઑપરેશન ની જરૂર નથી અને આપણે તેને પાવર ડાઉન મોડમાં અને પછીથી ચાલુ અથવા આઇડલ મોડમાં મૂકી શકીએ છીએ અને જ્યારે પણ સર્વીસ ની જરૂર હોય ત્યારે આપણે ડીવાઈસ ચાલુ કરી શકીએ છીએ અથવા સર્વિસ ચાલુ કરી શકીએ છીએ તો આ પાવર કંટ્રોલનું ઉદાહરણ છે તો આ Ljmp મેઇન છે આ મુખ્યત્વે રૂટિન છે તેથી તમે જોશો કે આ PCON છે તો PCON રજિસ્ટર આપણે 02 સાથે સમાપ્ત કરી રહ્યા છીએ તેથી આ તેને પાવર ડાઉન મોડમાં મૂકશે અને આ આઇડલ મોડ છે તેથી જ્યારે ઈંટરપ્ટ થાય ત્યારે તમે આના પર પાછા આવવા માટે તેનો ઉપયોગ કરી શકો છો તેથી તે આ પોઈન્ટ પર અને રીસેટ પર પાછા આવી શકે છે તેથી આ પાવર ડાઉન કેન્સલ થઈ જશે અને આ આઇડલ મોડ છે તેથી જ્યારે આઇડલ સ્થિતિમાં કેટલાક ઈંટરપ્ટ આવશે ત્યારે ઉદાહરણ તરીકે અહીં જ્યારે ઈંટરપ્ટ થાય છે તો તે આ રીતે કરશે